તેથી હવે આપણે ગ્લોબલ રાઉટીંગ પર આપણી ચર્ચા શરૂ કરીશું તેથી તમને યાદ છે કે આપણાં અગાઉના પ્રવચનોમાં અમે મેઝ અથવા એરિયા રાઉટીંગ પર જોયું જ્યાં 2 પરિમાણીય સપાટી પરના 2 નિયમહીન બિંદુઓને જોડી શકાય છે પરંતુ તમે એક બિંદુ યાદકરો સમગ્ર માર્ગ એક સ્તર પર મૂક્યો હતો જેને તમે પ્રતિબંધ અથવા આવશ્યકતામાંથી એક કહો છો પરંતુ અહીં ગ્લોબલ રાઉટીંગ માં અને ત્યારબાદ ડિટેઈલ્ડ રાઉટીંગ કે જેનો તમે સમાવેશ કરો છો ત્યાં તે પ્રકારના પ્રતિબંધો નથી અમે ઇન્ટરકનેક્શન માટે બહુવિધ સ્તરોનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ તેથી ગ્લોબલ રાઉટીંગ અને ડિટેઈલ્ડ રાઉટીંગ તેઓ સ્વતંત્ર નથી તેઓ એકસાથે જાય છે તેનાથી વિપરિત ગ્રીડ રાઉટીંગ એલ્ગોરિધમ્સ કે જેની તમે ચર્ચા કરી છે તેનો ઉપયોગ ગ્લોબલ અથવા ડિટેઈલ્ડ રાઉટીંગ સાથે સીધો સંકળાયેલ નથી પરંતુ જ્યારે પણ આપણે કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યારે આપણે એરિયા રાઉટીંગ નો ઉપયોગ કરીએ છીએ કારણ કે એરિયા રાઉટીંગ એક એવું માનવામાં આવે છે જ્યાં તમે 2 પોઈન્ટ વચ્ચેનો રસ્તો શોધી શકો છો જે અન્યથા કનેક્ટ કરવા માટે એટલું સરળ નથી તેથી જો ત્યાં કોઈ પાથ અસ્તિત્વમાં છે તો તે એક રસ્તો શોધી કાઢશે પરંતુ આ પદ્ધતિની વિગતો અથવા એરિયા રાઉટીંગ માં આપણે મૂળ રીતે અમારી ડિઝાઇન અથવા લેઆઉટના નાના પાથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને તમે વધતી જતી રાઉટીંગ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો ચાલો આ બેના મૂળ ઉદ્દેશ્યો જોઈએ ગ્લોબલ રાઉટીંગ એ એક સ્ટેપ છે જ્યાં આપણે રાઉટીંગ રિજન્સ વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી અમે આ જોઈશું અને અમે દરેક નેટ માટે એક કામચલાઉ માર્ગ જનરેટ કરીએ છીએ અમે તમને અનુસરવા માટેનો ચોક્કસ માર્ગ જણાવતા નથી ઉદાહરણ તરીકે જો તમે એક શહેર a થી શહેર b માં જવા માંગતા હો તો હું તમને કામચલાઉ માર્ગો આપી શકું છું કે સારું તમે પહેલા ટાઉન d પર જાઓ પછી ટાઉન x પર જાઓ ત્યાંથી તમે શહેર b માં જઈ શકો છો પરંતુ હું તમને કયા રોડ કે રસ્તાઓને તમારા શહેર નજીકના શહેર માટે અનુસરવા તે ચોક્કસ રીતે જણાવતો નથી કે ત્યાં જવા માટે ઘણા રસ્તાઓ હોઈ શકે છે પરંતુ હું તમને એક કામચલાઉ માર્ગ આપું છું આ મારું ગ્લોબલ રાઉટીંગ છે હું માત્ર કામચલાઉ માર્ગનો ઉલ્લેખ કરું છું હું આ તબક્કે ચોક્કસ વાયરનું લેઆઉટ કરતો નથી તેથી દરેક ઇન્ટરકનેક્શન નેટ આ સ્ટેપ્સમાં રાઉટીંગ રિજન્સ ના સમૂહને સોંપેલ છે મેં કહ્યું તેમ તે વાસ્તવિક વાયર લેઆઉટનો ઉલ્લેખ કરતું નથી તેથી જ્યાં ડિટેઈલ્ડ રાઉટીંગમાં આપણે ખરેખર ઇન્ટરકનેક્શન્સ પૂર્ણ કરીએ છીએ તેથી અમે સામાન્ય રીતે આ સમસ્યાને રિજન્સ ના આધારે રિજન પર ધ્યાનમાં લઈએ છીએ અને અમે તમામ વાયર લેઆઉટ વર્ટિકલ અને હોરીઝોન્ટલ પૂર્ણ કરીને દરેક રિજન ને ઉકેલીએ છીએ અને આ તે જ છે જે ડિટેઈલ્ડ રાઉટીંગમાં કરવામાં આવે છે તેથી અહીં આપણે 2 પ્રકારના ડિટેઈલ્ડ રાઉટીંગ સબ પ્રોબ્લેમ ચેનલ રાઉટીંગ અને સ્વીચ બોક્સ રાઉટીંગ પછીથી જોઈશું તેથી આ આપણે પછી જોઈશું હવે આ માત્ર એક ઉદાહરણ છે તો અહીં તમે કેટલાક બ્લોક્સ જુઓ છો અને આ ડોટેડ લાઇંસ તમને નેટ્સ બતાવે છે બિંદુઓ જેને કનેક્ટ કરવાની જરૂર છે તેથી ગ્લોબલ રાઉટીંગમાં અહીં માત્ર કેટલાક રફ પાથ બતાવવામાં આવ્યા છે જેમ કે ઉદાહરણ તરીકે જ્યારે તમે કનેક્ટ કરો છો ચાલો કહીયે અહી પોઈન્ટ થી અહી પોઈન્ટ ત્યારે તે કહે છે કે તમારે લગભગ આ રફ પાથને અનુસરવું પડશે અને હોઈ શકે કે તમે આ માર્ગને વૈકલ્પિક રીતે અનુસરો અથવા એવું બની શકે કે તમે આ માર્ગને અનુસરી શકો તેથી આ ગ્લોબલ રાઉટીંગ કરે છે ગ્લોબલ રાઉટીંગ પ્રક્રિયા થઈ ગઈ છે તેથી આ દરેક રફ જોડાણો અને વાસ્તવમાં હોરીઝોન્ટલ અને વર્ટિકલ સેગમેન્ટમાં મૅપ બનાવે છે હવે હું ફરીથી પુનરાવર્તન કરું છું અહીં જે સોલ્યુશન બતાવવામાં આવ્યું છે તે 2 સ્તરનું રાઉટીંગ સોલ્યુશન છે પરંતુ આડી રેખાઓ એક સ્તર પર નાખવામાં આવે છે ઊભી રેખાઓ બીજા સ્તર પર નાખવામાં આવે છે અને અહીં કોઈપણ ક્રોસિંગ આ વાયર કનેક્શન તરીકે અનુરૂપ છે જેનો અર્થ આ 2 ધાતુના સ્તરો વચ્ચેનું જોડાણ છે હવે આ ડિટેઈલ્ડ રાઉટીંગ સમસ્યાને 2 સમાંતર સપાટી વચ્ચેના રાઉટીંગ અથવા ઇન્ટરકનેક્ટીંગ પોઈન્ટ તરીકે ઓળખી શકાય છે આને ચેનલ કહેવામાં આવે છે અથવા તમે આના જેવી સમસ્યાને ધ્યાનમાં લો કે જ્યાં તમારી પાસે બધી 4 બાજુઓ પર પિન દ્વારા બંધ રિજન હોય આને સ્વીચ બોક્સ કહેવામાં આવે છે આ સ્વીચ બોક્સ રાઉટીંગ હોઈ શકે છે હવે ચાલો રાઉટીંગ રિજન્સ ના ખ્યાલ પર આવીએ રાઉટીંગ રિજન્સ તે છે કે જેના પર એકબીજા સાથે જોડાયેલા વાયર નાખવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે આ રિજન ની વ્યાખ્યા કેવી રીતે કરવી મને એક ઉદાહરણ લેવા દો ધારો કે મારી પાસે એક લંબચોરસ લેઆઉટ સપાટી છે જ્યાં મેં આના જેવા કેટલાક બ્લોક્સ મૂક્યા છે એક બ્લોક અહીં એક બ્લોક અહીં એક બ્લોક અહીં ચાલો કહીએ કે એક બ્લોક અહીં અને એક બ્લોક અહીં હવે તમારી પાસે મેં તેને એકવાર મૂક્યું છે તેથી હું રાઉટીંગ માટે કેટલાક રિજન્સને વ્યાખ્યાયિત કરી શકું તેથી લગભગ હું બતાવી રહ્યો છું કે આ એક રિજન છે આ એક રિજન છે આ એક રિજન છે આ એક રિજન છે આ એક છે અને આ એક છે વધુમાં તમે આનો ઉપયોગ રિજન્સ તરીકે પણ કરી શકો છો કારણ કે તમે આ બાજુથી પણ જોડાણો કરી શકો છો આ બધા રાઉટીંગ રિજન્સ છે હવે તમે આના જેવા સ્થાનોને જુઓ જ્યાં તમારા કનેક્શન 3 જુદી જુદી બાજુઓથી આવે છે કેટલાક વાયર ઉપરથી કેટલાક નીચેથી કેટલાક આ બાજુથી અને કેટલાક પિનમાંથી પણ આવી શકે છે તેથી આ એક સ્વીચ બોક્સ પ્રકારની સમસ્યા હોઈ શકે છે જ્યાં પિન બધી 4 બાજુઓથી આવી રહી છે પરંતુ આના જેવી સમસ્યા જ્યાં તમારી પાસે સમાંતર સ્તર છે જ્યાં કેટલીક પિન અહીં અને કેટલીક પિન અહીં કનેક્ટ કરવાની જરૂર છે આ ચેનલ છે આ એક આડી ચેનલ છે આ એક ઊભી ચેનલ છે ઊભી ચેનલ તેથી રાઉટીંગ રિજન્સ ના પ્રકારો કાં તો આડી ચેનલ હોઈ શકે છે જે x અક્ષની સમાંતર હોય છે અને તે ઉપરની અને નીચેની સીમાઓ પરની જાળીને અનુરૂપ પિન હોય છે વર્ટિકલ ચેનલ એ તેનું નેવું ડિગ્રી ફરતું વર્ઝન છે આ ડાબી અને જમણી બાજુએ y અક્ષ પિન સાથે સમાંતર છે અને મેં કહ્યું તેમ સ્વીચ બોક્સ એક લંબચોરસ પ્રદેશ છે જેમાં પિન બધી 4 બાજુઓથી આવે છે આ 3 પૈકીની વધુ જટિલ પેટા સમસ્યા છે કહો કે હોરીઝોન્ટલ અને વર્ટીકલ ચેનલ રાઉટીંગ પ્રોબ્લેમ સમાન છે તે માત્ર 90 ડિગ્રી રોટેશન છે બીજું કંઈ નથી તેથી નોંધનીય બાબત એ છે કે ગ્લોબલ રાઉટીંગ તબક્કા દરમિયાન પ્રથમ મહત્વપૂર્ણ સ્ટેપ એ રાઉટીંગ રિજન્સ ને ઓળખવાનું છે તેથી આપણે જોઈશું કે પછીથી સામાન્ય રીતે રાઉટીંગ રિજન્સને કેવી રીતે ઓળખી શકાય છે અને મોટાભાગની ડિઝાઇન શૈલીઓ માટેના રાઉટીંગ રિજન્સમાં પૂર્વ નિશ્ચિત ક્ષમતાઓ હોતી નથી જેમ કે કેટલીકવાર તમે સ્ટાન્ડર્ડ સેલની જેમ બ્લોક્સને આસપાસ ખસેડી શકો છો તમારી પાસે આ સેલ્સ રોવ્સ માં ગોઠવાયેલા છે પરંતુ જો તમને લાગે કે તમે ચેનલ માટે જે જગ્યા રાખી છે તે પર્યાપ્ત નથી તો તમે હંમેશા 2 બ્લોક્સને ચેનલ માટે જગ્યા બનાવવા થોડા દૂર ખસેડી શકો છો અથવા જો તમે તે જુઓ છો તેનો અર્થ એ કે તમારે એટલી જગ્યાની જરૂર નથી એટલે કે તમે તેમને એકબીજાની નજીક લાવી શકો તેથી ચેનલોની પહોળાઈ પરિસ્થિતિ અનુસાર ગોઠવી શકાય છે અને બીજો મુદ્દો પણ છે જે તમે થોડી વાર પછી જોશો જે ક્રમમાં રાઉટીંગ રિજન્સ ધ્યાનમાં લેવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ છે કારણ કે સમગ્ર રાઉટીંગ ગુણવત્તા અને જટિલતા એ ક્રમ પર આધાર રાખે છે કે જેમાં રાઉટીંગ રિજન્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે ચેનલ જંકશન વિશે વાત કરીએ તો લેઆઉટમાં 3 પ્રકારના ચેનલ જંકશન જોવા મળે છે પ્રથમ તમે જુઓ L પ્રકાર કહેવાય છે આ બ્લોક છે જે મૂકવામાં આવે છે અહીં એક ચેનલ વર્ટિકલ ઓરિએન્ટેશન છે અહીં એક ચેનલ આડી દિશા 2 ચેનલો L તરીકે જોડાયેલ છે આ L જેવી દેખાય છે આ L પ્રકારની ચેનલ છે આ સામાન્ય રીતે ખૂણા એ વર્તુળોના લેઆઉટ પર થાય છે તેથી અહીં ક્રમાંકન મહત્વપૂર્ણ નથી તમે કાં તો વર્ટિકલને પહેલા અને પછી આડા અથવા રિવર્સ પર રૂટ કરી શકો છો અને આ માટે સરળ ચેનલ રાઉટીંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકાય છે સારું તમે આ ગાણિતીક નિયમો પછીથી જોશો T પ્રકારનો અર્થ આ વિશાળ બ્લોક અને તેની નીચે 2 નાના પહોળાઈના બ્લોક્સ થાય છે તેથી તમે જુઓ કે અહીં એક ચેનલ છે અહીં એક ચેનલ છે 2 આડી ચેનલો છે અને અહીં એક ઊભી ચેનલ છે તો T માંથી 3 ચેનલો છે તમે જુઓ હવે વિચાર આવે છે કે અહીં ખ્યાલ છે કે ચેનલનો લેગ એટલે કે આ ઊભી ચેનલને પહેલા રૂટ કરવી પડશે ચાલો શા માટે સમજવાનો પ્રયત્ન કરીએ આ એક અવરોધ છે ચાલો કહીએ કે આ એક અવરોધ છે ત્યાં કેટલાક સેલ્સ છે અને આ કેટલીક પિન છે જેને તમે કનેક્ટ કરવા માંગો છો આ કેટલીક પિન અહીં છે કેટલીક પિન અહીં છે અને કેટલીક પિન પણ અહીં છે તો આપણે શું કહીએ કે પહેલા આપણે T ના આ લેગ ને એકબીજા સાથે જોડીએ છીએ ચાલો કહીએ આપણે આ બિંદુઓને જોડીએ છીએ તેથી આ બિંદુઓ અહીં વિસ્તૃત કરી શકાય છે કારણ કે તે અન્ય બિંદુઓ સાથે પણ જોડાઈ શકે છે આ હશે આ પણ અહીં જોડાઈ રહ્યું છે આ પણ અહીં બરાબર જોડાયેલ છે હવે આ ચેનલને કેમ કનેક્ટ કરવાની છે તેનું કારણ પહેલું એ છે કે એકવાર તમે આ પૂર્ણ કરી લો પછી આ 3 સિગ્નલોની સ્થિતિ નિશ્ચિત થઈ જશે તેથી હવે આ આખી ચેનલ એક સમાવિષ્ટ ચેનલ રાઉટિંગ સમસ્યા જેવી લાગે છે ટોચ પરના સ્થાનમાં નિશ્ચિત તળિયે સ્થાનમાં નિશ્ચિત પરંતુ જો તમે આને પ્રથમ ધ્યાનમાં ન લો જો તમે શરૂઆતમાં આને ધ્યાનમાં લેતા હોવ તેથી મધ્યમાં તે હોઈ શકે છે તમે ખરેખર આ સિગ્નલની ચોક્કસ સ્થિતિ જાણતા નથી તેથી જ તમે આ અહીં એકવાર કરી લો પછી તમે આના જેવા અન્ય બિંદુઓને રૂટ કરી શકો છો તમે આને રૂટ કરી શકો છો તમે રાઉટિંગ પૂર્ણ કરી શકો છો સંભવતઃ આ સાથે તમે કનેક્ટ કરી શકો છો તેથી T જંકશન માટે T ના લેગ ને પહેલા અને પછી ખભાને રૂટ કરવો પડે છે પરંતુ પ્લસ પ્રકાર માટે અહીં જ્યારે આના જેવા 4 બ્લોક હોય છે તો તમે અહીં કેન્દ્રીય બિંદુ જુઓ છો ત્યાં 4 બાજુઓથી પિન આવે છે આ સ્વિચ બોક્સ રાઉટિંગ સમસ્યા છે અને તમે ફક્ત સ્વીચ બોક્સ રાઉટરનો ઉપયોગ કરો છો તેથી તમે પ્લેસમેન્ટ દરમિયાન જોશો કે બ્લોક્સને આ રીતે મૂકવાની સલાહ આપવામાં આવે છે જેથી કરીને સ્વીચબોક્સની સમસ્યાઓ ન દેખાય કારણ કે સ્વીચ બોક્સ રાઉટિંગ સમસ્યાની તુલનામાં ચેનલ રાઉટિંગ સમસ્યાઓ હલ કરવા માટે ઘણી સરળ છે તેથી જો તમે તમારા પ્લેસમેન્ટમાં થોડો ફેરફાર અથવા સુધારો કરી શકો છો કે જેથી આવા સ્વીચબોક્સ પ્રકારના રિજન્સ દેખાય નહીં તો તમારી રાઉટીંગ સમસ્યા વધુ સરળ બની શકે છે There are some design style specific issues also Like for example in the full custom design style the problem formulation is exactly same as what we have discussed just now So all the types of routing regions like channel and switchboxes and the channel junctions L type T type and plus type they can occur And I mentioned the channels can be expanded some blocks will be moved here And there so some violation in the channel capacity can be allowed but major violations are not allowed because if you say that I have to move a block too much then other blocks might get disturbed કેટલાક વિશિષ્ટ ડિઝાઇન શૈલી મુદ્દાઓ પણ છે ઉદાહરણ તરીકે સંપૂર્ણ વૈવિધ્યપૂર્ણ ડિઝાઇન શૈલીમાં સમસ્યાનું નિર્માણ બરાબર એ જ છે જેની આપણે હમણાં ચર્ચા કરી છે તેથી તમામ પ્રકારના રાઉટીંગ રિજન્સ જેવા કે ચેનલ અને સ્વીચબોક્સ અને ચેનલ જંકશન L પ્રકાર T પ્રકાર અને પ્લસ પ્રકાર આવી શકે છે અને મેં ઉલ્લેખ કર્યો છે કે ચેનલો વિસ્તૃત કરી શકાય છે કેટલાક બ્લોક્સ અહીં ખસેડવામાં આવશે અને તેથી ચેનલની ક્ષમતામાં કેટલાક ઉલ્લંઘનને મંજૂરી આપી શકાય છે પરંતુ મોટા ઉલ્લંઘનની મંજૂરી નથી કારણ કે જો તમે કહો કે મારે બ્લોકને ખૂબ ખસેડવો પડશે તો અન્ય બ્લોક્સને ખલેલ પહોંચાડી શકે છે

તેથી કેટલાક પ્લેસમેન્ટમાં નોંધપાત્ર ફેરફાર કરવાની જરૂર પડી શકે છે ત્યાં સ્ટાન્ડર્ડ સેલ છે તેથી જો તમને યાદ હોય તો સ્ટાન્ડર્ડ સેલમાંસેલ્સ ને રોવ્સ સાથે મૂકવામાં આવે છે તેથી તમે પ્લેસમેન્ટ પૂર્ણ કરો પછી દરેક સેલ નું સ્થાન નિશ્ચિત થાય છે દરેક ફીડનું કેપેસિટર દ્વારા સ્થાન નિશ્ચિત છે તેથી યાદ કરો મારે ફીડ મારફતે શું ઉલ્લેખ છે ફીડ થ્રુ કેટલાક વિશિષ્ટ સ્ટાન્ડર્ડ સેલ્સ છે જે કનેક્શનને ઉપરથી તળિયે જવાની મંજૂરી આપે છે જેથી બધી રોવ્સ માં તમે કનેક્શન લઈ શકો અને તમે કનેક્ટ થઈ શકો તે ફીડ થ્રુ સેલ્સ છે તેથી તે શું કહે છે કે તેથી પ્લેસમેન્ટ પછી તમે પહેલેથી જ સેલ્સ દ્વારા ફીડ મૂકી દીધું છે અને સેલ્સ દ્વારા ફીડમાં અમુક પૂર્વનિર્ધારિત ક્ષમતા હોય છે કે આવા કેટલા વાયર સેલ્સ માં ચલાવી શકાય પરંતુ તમે જોશો કે તમારી રાઉટીંગ સમસ્યા એવી છે કે તમે તે ઘણા ફીડનો ઉપયોગ કરીને રાઉટીંગ પૂર્ણ કરી શકતા નથી તેનો અર્થ એ કે તમે સમસ્યામાં છો તમારે ફરીથી પાછા જવું પડશે ફીડને બદલવું પડશે અને ફરીથી રાઉટીંગ પર પાછા આવવું પડશે અને પ્રથમ સ્ટાન્ડર્ડ સેલ માં કોઈ ઊભી ચેનલો નથી માત્ર આડી ચેનલો છે અને ફરીથી તમે રોવ્સ ખસેડી શકો છો જેથી ઊંચાઈ ગોઠવી શકાય તેથી મેં ઉલ્લેખ કર્યો છે કે જો ફીડ થ્રુઝ પર્યાપ્ત નથી તો રાઉટીંગ નિષ્ફળ થઈ શકે છે અને આ સેલ રાઉટીંગ પર એક પદ્ધતિ છે જેની આપણે પછીથી ચર્ચા કરીશું જેનો ઉપયોગ ચેનલની ઊંચાઈને વધુ ઘટાડવા માટે થઈ શકે છે મેં અહીં બતાવેલ ઉદાહરણની જેમ કહો કે આ ત્રણ સ્ટાન્ડર્ડ સેલ રોવ્સ છે જે હું બતાવી રહ્યો છું અને કેટલાક ઇન્ટરકનેક્શન પહેલાથી જ રોવ્સ માં કરવામાં આવ્યા છે તેથી અહીં સેલ દ્વારા એક ફીડ હતો અહીં સેલ દ્વારા એક ફીડ માત્ર બે પરંતુ ધારો કે વધુમાં તમારે A અને B ને પણ એકબીજા સાથે જોડવા પડશે તેથી તમારી પાસે નથી અન્ય ફીડ દ્વારા ઉપલબ્ધ છે તેથી આ રાઉટીંગ નિષ્ફળ જશે તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે કાં તો તમારું પ્લેસમેન્ટ સારું નથી આ બ્લોક અહીં મૂકવો જોઈએ અથવા તો સેલ દ્વારા વધુ એક ફીડનો અહીં સમાવેશ કરવો જોઈએ જેથી તમે રાઉટીંગ પૂર્ણ કરી શકો હવે આ એક સમસ્યા છે અને ગેટ એરે માટે પણ જ્યાં ગેટના સ્થાનો નિશ્ચિત છે અને તે પણ તેમની વચ્ચે ઇન્ટરકનેક્શન રેખાઓની સંખ્યા મંજૂર છે જે નિશ્ચિત છે તેથી રાઉટીંગ ચેનલો અને ક્ષમતાઓ નિશ્ચિત છે તેથી ઉદાહરણ તરીકે રૂટીબિલિટી મારો મતલબ છે કે જો આ સેલ્સ વચ્ચેનો પાથ માત્ર સમાંતર ઇન્ટરકનેક્શન ટ્રેક પર દોડવાનો છે અને તેથી પહેલેથી જ આના જેવા અને આના જેવા કેટલાક જોડાણો છે તેથી જે લાલ કનેક્શન આ બતાવવામાં આવ્યું છે તે નિષ્ફળ જશે તમે આ પૂર્ણ કરી શકતા નથી કારણ કે આ માટે ત્રીજા ટ્રેકની જરૂર પડશે તેથી ફરીથી ગેટ એરે માટે તમારું પ્લેસમેન્ટ એટલું સારું હોવું જોઈએ કે જેથી તમારું રાઉટીંગ પૂર્ણ થઈ શકે તેથી ગ્લોબલ રાઉટીંગ માં અમે કેટલાક ગ્રાફ થિયરી આધારિત મોડલનો ઉપયોગ કરીએ છીએ જેથી સમસ્યાનું મોડેલ બનાવવા અને રિજન્સ ને ઓળખવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેથી કેટલાક મહત્વપૂર્ણ ગ્રાફ મોડેલો અહીં બતાવવામાં આવ્યા છે આપણે તેમને જોઈશું ગ્રીડ ગ્રાફ મોડેલ ગ્રીડ રાઉટીંગ માટે વધુ યોગ્ય છે પરંતુ તમે કોઈપણ રીતે તેના વિશે અહીં વાત કરશો આ વિસ્તાર અથવા ગ્રીડ રાઉટીંગ માટે વધુ યોગ્ય છે ચેકર બોર્ડ મોડલ પણ સમાન છે પરંતુ ચેનલ ઈન્ટરસેક્શન ગ્રાફ એવી વસ્તુ છે જે ગ્લોબલ રાઉટીંગ માટે સૌથી યોગ્ય છે અને તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે ચાલો એક પછી એક આ ડેટા સ્ટ્રક્ચર્સ જોઈએ ગ્રીડ ગ્રાફ મૉડલ આ વાસ્તવમાં એ જ 2 પરિમાણીય ગ્રીડ પૅટર્નનું મૉડલ કરે છે જેની આપણે મેઝ રાઉટીંગ અલ્ગોરિધમ માટે અગાઉ ચર્ચા કરી છે ઉદાહરણ તરીકે લીનું અલ્ગોરિધમ તેથી અમારી પાસે સેલ્સનો સમૂહ હતો m બાય n દરેક સેલ માં કેટલીક માહિતી હોય છે અને તે અવરોધ અથવા કંઈક દ્વારા દર્શાવવામાં આવે છે તેથી સામાન્ય રીતે ગ્રીડ ગ્રાફ મોડેલમાં લેઆઉટને ચોરસ સેલ્સ અથવા ગ્રીડના સંગ્રહ તરીકે ગણવામાં આવે છે તેથી અમે એક ગ્રાફ વ્યાખ્યાયિત કરીએ છીએ જ્યાં દરેક સેલ ci એ શિરોબિંદુ vi રજૂ કરે છે અને 2 શિરોબિંદુઓ જો અનુરૂપ સેલ્સ જમણી બાજુએ હોય તો ધાર દ્વારા જોડાયેલા હોય છે હવે ધારો કે સેલ ci માં ટર્મિનલ હું ci થી બિંદુને કનેક્ટ કરવા માંગુ છું જે ટર્મિનલ અનુરૂપ શિરોબિંદુ vi ને સોંપેલ છે ત્યાં 2 પ્રકારના શિરોબિંદુઓ છે જેમાં કેટલાક સેલ્સ કબજે કરેલા હોય છે જે ભરેલા વર્તુળો તરીકે રજૂ થાય છે પરંતુ તમે ઉદાહરણ બતાવ્યા પ્રમાણે બિન કબજાવાળા સેલ્સ ને સ્પષ્ટ વર્તુળો તરીકે રજૂ કરી શકાય છે તેથી આ મોડેલમાં દરેક ધારની ક્ષમતા અને લંબાઈ 1 ધારવામાં આવે છે તેથી દરેક 2 ટર્મિનલ નેટ કાર્ય માટે અનુરૂપ શિરોબિંદુઓ વચ્ચેનો માર્ગ શોધવાનું છે આવો એક ઉદાહરણ લઈએ તેથી મારી પાસે આના જેવું 2 પરિમાણીય ગ્રીડ છે જ્યાં શેડેડ રિજન્સ અવરોધો દર્શાવે છે તેથી હું તેને ગ્રાફ પર મેપ કરી શકું છું દરેક રિજન શિરોબિંદુને અનુલક્ષે માટે અડીને આવેલા રિજન્સ ધાર દ્વારા જોડાયેલા છે અવરોધો નક્કર શિરોબિંદુઓ દ્વારા સૂચવવામાં આવે છે જો ધારો કે હું આ સેલ માંથી આ સેલ સાથે આ સેલ ને આ સેલ સાથે જોડાણ બનાવવા માંગુ છું જે આ આલેખમાં આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને દર્શાવે છે તેથી હવે આલેખની સૈદ્ધાંતિક પેટા સમસ્યા એ છે કે આ આલેખ દ્વારા એક માર્ગ શોધો જે આ નક્કર શિરોબિંદુઓમાંથી પસાર ન થાય એક રસ્તો શોધો જે તમને અહીંથી અહીં લઈ જઈ શકે તો એકવાર તમે આવો રસ્તો મેળવી લો પછી તમને એક રસ્તો મળી ગયો તેથી આને ઉકેલવા માટે લીના અલ્ગોરિધમ અથવા હેડલોકના અલ્ગોરિધમ જેવા કોઈપણ ક્ષેત્ર રાઉટિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકાય છે હવે ચેકર બોર્ડ મોડલ વધુ વિસ્તાર કાર્યક્ષમ છે તે ફિક્સ સાઈઝ સેલ્સ અથવા ગ્રીડના એકસમાન એરે તરીકે નહીં પરંતુ કોર્સ ગ્રીડ તરીકે લેઆઉટનું અનુમાન કરે છે કેટલીક ગ્રીડ મોટી હોઈ શકે છે તો ગ્રીડ નાની હોઈ શકે છે 2 બ્લોક્સ વચ્ચેની ધારની ક્ષમતા પણ અલગ છે ઉદાહરણ તરીકે ત્યાં 2 બ્લોક્સ છે આના જેવો એક બ્લોક હોઈ શકે છે તેથી 2 દૃશ્યો હું બતાવી રહ્યો છું આ 2 બ્લોક્સ છે આ એક દૃશ્ય છે બીજું દૃશ્ય કહીએ કે આ બ્લોક B1 અને B2 છે આ B1 B2 અને B3 બ્લોક છે તો આ સમસ્યા માટે કહીએ કે મારી પાસે B1 માટે શિરોબિંદુ છે મારી પાસે B2 માટે શિરોબિંદુ અડી ને છે તેથી તેઓ એકબીજા સાથે જોડાયેલા છે અને તમે જુઓ છો કે તેમની સીમા સંપૂર્ણપણે અનબ્લોક છે તમે જોડાણ માટે સમગ્ર સીમાનો ઉપયોગ કરી શકો છો તેથી હું બંને નું વજન આપું છું પરંતુ આ કિસ્સામાં B1 B2 અને B3 તેથી તમે જુઓ છો કે B1 અને B2 વચ્ચે તેનો માત્ર અડધો ભાગ ઉપલબ્ધ છે બાકીનો અડધો ભાગ B3 સાથે વહેંચાયેલો છે તેથી હું 1 નું વજન આપું છું તેવી જ રીતે B1 અને B3 ની વચ્ચે હું 1 નું વજન આપું છું પરંતુ B2 અને B3 ની વચ્ચે સમગ્ર સીમા ઉપલબ્ધ છે તેથી હું 2 નું વજન આપું છું તેથી બ્લોક્સ વચ્ચેની સમગ્ર સીમા રાઉટિંગ માટે ઉપલબ્ધ છે કે તે માત્ર આંશિક રીતે જ ઉપલબ્ધ છે તેના આધારે વજનને તે મુજબ સોંપી શકાય છે તેથી આ ચેકર બોર્ડનું મોડેલ છે તેથી હું અહીં ઉદાહરણ તરીકે બતાવી રહ્યો છું એક લંબચોરસ રિજન માં 5 બ્લોક્સ મૂકવામાં આવ્યા છે તેથી ત્યાં કેટલા રિજન્સ 1 2 3 4 5 6 7 અને 8 છે તેથી ત્યાં 8 શિરોબિંદુઓ છે તેથી તમામ શિરોબિંદુઓ આંશિક રીતે અવરોધિત છે તેથી તેઓ ઘન તરીકે દર્શાવવામાં આવ્યા છે હવે આ 2 રિજન્સ વચ્ચે ના વજન તમે જોશો કે આખી સીમા એકબીજા સાથે જોડાણ માટે ઉપલબ્ધ છે તેથી તે 2 છે આ 2 રિજન્સ વચ્ચે આ બ્લોક આંશિક રીતે સીમાને અવરોધે છે તેથી વજન 1 છે તેવી જ રીતે આ 2 વજન વચ્ચે 1 છે આ 2 વજન 1 ના જેવું છે તેવી જ રીતે આ 2 વચ્ચે આ 2 રિજન્સ ઉપલબ્ધ સમગ્ર સીમાઓ જે 2 છે અન્ય તમામ વજન 1છે તેથી તમે જોઈ શકો છો કે ચેકર બોર્ડ મોડેલ સ્પેસ દ્રષ્ટિ એ વધુ કાર્યક્ષમ છે આ ગ્રાફમાં શિરોબિંદુઓની સંખ્યા ઘણી નાની હશે અને ગ્રીડ ગ્રાફ મોડેલની તુલનામાં આને સંભાળવું ખૂબ જ સરળ છે ચાલો હવે એવી રજૂઆત પર આવીએ જેનો સૌથી વધુ ઉપયોગ ગ્લોબલ રાઉટિંગ કહી શકાય ખાસ કરીને સ્ટાન્ડર્ડ સેલ રાઉટિંગ સમસ્યાના સંદર્ભમાં જે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે તેથી ફક્ત સ્ટાન્ડર્ડ સેલ રાઉટિંગ સમસ્યાને યાદ કરવા માટે અમે અહીં લેબલ આપ્યું છે ચાલો હું 2 જુદા જુદા દૃશ્યો આપું તેથી એક સ્ટાન્ડર્ડ સેલ રાઉટિંગ સમસ્યા છે જ્યાં તમારી પાસે આ સેલ્સ રોવ્સ માં ગોઠવાયેલા છે અને તમે રોવ્સ વચ્ચેની ચેનલો ઓળખી છે અને સાથે સાથે તમે સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન શૈલીને પણ ધ્યાનમાં લો છો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અહીંની જેમ મારી પાસે આ રીતે બ્લોક્સ મૂકવામાં આવ્યા છે ચાલો આના જેવા કેટલાક ઉદાહરણો લઈએ તો અહીં પણ ઇન્ટરકનેક્શન ચેનલો છે જે મેં બ્લોકની વચ્ચે મૂકી છે તેથી તમે અહીં આના જેવા ચેનલોના ઇન્ટરકનેક્શન વિસ્તારોને ઓળખી શકો છો ઉદાહરણ તરીકે મારી પાસે અહીં એક ચેનલ હોઈ શકે છે મારી પાસે અહીં એક ચેનલ હોઈ શકે છે મારી પાસે અહીં એક ચેનલ હોઈ શકે છે અહીં એક ચેનલ અહીં એક ચેનલ હોઈ શકે છે વાસ્તવમાં આ સમગ્ર બાબતને સિંગલ ચેનલ તરીકે ગણી શકાય આ સમગ્રને સિંગલ ચેનલ તરીકે ગણી શકાય અને આગળ તેવી જ રીતે આને ચેનલો તરીકે ગણી શકાય આ બધી ચેનલો છે એ જ રીતે આ બાજુ આ બધી ચેનલો છે તેથી ત્યાં ઘણી બધી ચેનલો છે તેથી ત્યાં ચેનલો છે અને કેટલીક ચેનલો છેદે છે ઉદાહરણ તરીકે આ ચેનલ અને આ ચેનલ અહીં છેદે છે આ ચેનલ અને આ ચેનલ એકબીજાને છેદે છે આ ચેનલ અને આ ચેનલ એકબીજાને છેદે છે આ ચેનલ આ ચેનલ પણ છેદે છે તેથી આ ચેનલ ને 1 2 3 4 વધુ ચેનલો સાથે આંતરછેદ છે ચેનલ ઈન્ટરસેક્શન ગ્રાફ મૂળભૂત રીતે જમણી ચેનલો વચ્ચે આ પ્રકારના ઈન્ટરસેક્શનનું મોડેલ કરે છે તેથી અહીં દરેક શિરોબિંદુ ચેનલ ઈન્ટરસેક્શનનું પ્રતિનિધિત્વ કરે છે હવે ધાર ચેનલોને જમણે રજૂ કરે છે અને જો તેમની વચ્ચે ચેનલ ઈન્ટરસેક્શન હોય તો 2 શિરોબિંદુઓ ધાર દ્વારા જોડાયેલા હોય છે હવે ધારનું વજન ચેનલની ક્ષમતા દર્શાવે છે ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે આના જેવું જ ઉદાહરણ છે તો તમે આને અવગણો આ એમ્બેડેડ ગ્રાફ જે અહીં ફરીથી બતાવવામાં આવ્યો છે લંબચોરસ રિજન માં 5 બ્લોક મૂકવામાં આવ્યા છે તો મેં તે ઉદાહરણમાં અગાઉ બતાવ્યું તેમ આ બધા ચેનલોના ઉદાહરણો છે આ બધી ચેનલો છે અને આ લાલ બિંદુઓ ચેનલો વચ્ચે ઇન્ટરસેક્શન સૂચવે છે બરાબર ચેનલ ઈન્ટરસેક્શન ગ્રાફમાં હું ફક્ત તે માહિતીને બહાર કાઢું છું ચેનલ ની માહિતી શિરોબિંદુઓ અને 2 ચેનલ ઇન્ટરસેક્શન તરીકે કાઢવામાં આવે છે જેની વચ્ચે એક સામાન્ય ચેનલ છે જે ધાર દ્વારા જોડાયેલ છે હવે ચેનલની પહોળાઈ તે કેટલા વાયરને હેન્ડલ કરી શકે છે તેના પર આધાર રાખે છે કે તમે વિવિધ કિનારીઓને કેટલાક વજન સોંપી શકો છો બરાબર હવે તમે જુઓ છો કે ચેનલ ઈન્ટરસેક્શન ગ્રાફ સીધો જ ચેનલો અને ઈન્ટરસેક્શનનો ટ્રેક રાખે છે જે ગ્લોબલ રાઉટિંગ માટે મહત્વપૂર્ણ છે અમે ગ્લોબલ રાઉટિંગ માં જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે અમે 2 બિંદુઓ વચ્ચેનો અંદાજિત માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને કનેક્ટ કરવાની જરૂર છે ઉદાહરણ તરીકે મારે અહીં આ ચેનલ પરના બિંદુને અહીં એક બિંદુ સાથે કનેક્ટ કરવાની જરૂર છે પછી મારો મતલબ છે કે હું નજીકના શિરોબિંદુને ઓળખી શકું છું તો અહીં પણ હું નજીકનું શિરોબિંદુ શોધી શકું છું તો મારી સમસ્યા આ 2 શિરોબિંદુઓ વચ્ચેનો માર્ગ શોધવાની છે આનો અર્થ એ છે કે આ રાઉટિંગ અધિકારને પૂર્ણ કરવા માટે મારે કઈ ચેનલોના ક્રમને અનુસરવાની જરૂર છે તે હું શોધી શકું છુંબરાબર હવે થોડું વિસ્તરણ તેને વધુ અર્થપૂર્ણ બનાવે છે હવે આ વિસ્તૃત ચેનલ ઈન્ટરસેક્શન ગ્રાફમાં આપણે શિરોબિંદુ તરીકે માત્ર ચેનલ ઈન્ટરસેક્શનનો જ નહીં પણ શિરોબિંદુ તરીકે પિનનો પણ ઉપયોગ કરીએ છીએ હવે બાકીનું એ જ રહે છે તો ચાલો જોઈએ કે તે અહીં કેવી દેખાય છે એ જ ઉદાહરણ હું અહીં બતાવી રહ્યો છું વધુમાં ઉદાહરણ તરીકે હું માત્ર માટે કેટલીક પિન બતાવી રહ્યો છું હું શું કહું છું કે જ્યારે પણ પિન હશે ત્યાં શિરોબિંદુ અનુરૂપ ચેનલ ધારમાં ઉમેરવામાં આવે છે તો હવે જો મારે આ પિનને આ પિન સાથે જોડવું હોય તો મારે નજીકના નોડ શોધવાની જરૂર નથી પરંતુ મારી પાસે આ પિનને સીધી રીતે અનુરૂપ નોડ અથવા શિરોબિંદુ છે તો મારે આ અને આ વચ્ચેનો રસ્તો શોધવો પડશે તેથી આ પાથ માટે હું કરી શકું તેવા ઘણા રસ્તાઓ હોઈ શકે છે ઉદાહરણ તરીકે તેથી પાછા જવાનું આ ગ્લોબલ રાઉટિંગ સમસ્યા છે મૂળભૂત રીતે ચેનલ ઇન્ટરસેક્શન ગ્રાફમાં પાથ શોધવાનો છે 2 ટર્મિનલ નેટ માટે કિનારીઓની ક્ષમતાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ અમે મલ્ટી ટર્મિનલ નેટ્સ માટે ક્રમિક વિચારીએ છીએ અમે ન્યૂનતમ સ્ટેઇનર ટ્રીનો અંદાજ મેળવી શકીએ છીએ આ રિજન કેવી રીતે જનરેટ થાય છે તે સમજાવવા માટે મને એક ઉદાહરણ લેવા દો તેથી ચાલો ચેનલોને નામ આપીએ ચાલો આપણે આ ચેનલને C1 તરીકે ઓળખીએ ચાલો તેમને અલગ C2 આપીએ ચાલો તેને C3 કહીએ ચાલો તેને C4 કહીએ ચાલો તેને C5 C6 C7 C8 C9 C10 C11 અને C12 કહીએ ચાલો હવે આપણે કેટલાક ઉદાહરણ નેટ્સ પર પણ કરીએ જેમ કે ઉદાહરણ તરીકે અહીં પિન કરીએ ચાલો તેને 1 કહીએ આને અહીં પિન સાથે કનેક્ટ કરવું પડશે ચાલો તેને 1 કહીએ ચાલો અહીં પિન કરીએ 2 ને પિન 2 સાથે કનેક્ટ કરવું પડશે ચાલો અહીં બીજી એક પિન 3 લઈએ ચાલો કહીયે આને અહીં પિન સાથે કનેક્ટ કરવું પડશે 3 તો આવી ઘણી નેટ હશે ચાલો હા કહીએ કે આ બધા 2 ટર્મિનલ નેટ છે નેટ નંબર 1 નેટ નંબર 2 નેટ નંબર 3 છે તો આ ગ્લોબલ રાઉટિંગ સમસ્યા અથવા અલ્ગોરિધમ આઉટપુટ તરીકે શું જનરેટ કરે છે તેથી મેં ચેનલ ઇન્ટરસેક્શન ગ્રાફ મોડેલ બતાવ્યું છે તમે આ માહિતી ત્યાંથી મેળવી શકો છો તેને ગ્રાફ તરીકે રજૂ કરી શકો છો અને તે ગ્રાફ દ્વારા કોઈ રસ્તો શોધી શકો છો હવેધારો કે હું પોઈન્ટ 1 ને પોઈન્ટ 1 સાથે જોડવા માંગુ છું જેથી નેટ 1 માટે તમે એક પાથ ઓળખો ચાલો કહીએ કે હું જે પાથને અનુસરું છું તે આ હશે જેનો અર્થ છે કે હું C1 C3 ચેનલોને અનુસરીશ હું બીજી ચેનલ ચૂકી ગયેલ છું ચાલો તેને C13 કહીએ N2 માટે C13 2 અને 2 ચાલો કહીએ કે આ પાથને અલગ કૉલમમાં ફોલો કરવામાં આવશે તેથી N2 પહેલા C3 પછી C13 પછી C9 પછી C8ને અનુસરશે પછી N3 કહો કે હું N3 માર્ગને અનુસરી રહ્યો છું તેથી નેટ 3 એ C6 પછી C1 પછી C2 થી શરૂ થશે તેથી દરેક નેટ માટે હું ચેનલોનો ક્રમ જનરેટ કરું છું તે અનુમાનિત માર્ગો છે જે અનુસરવાના છે હવે આમાંથી મને જે મળે છે મને એક સંપૂર્ણ સ્પેસિફિકેશન મળે છે રાઉટિંગ સ્પેસિફિકેશન મારો મતલબ છે ચાલો ચેનલ C1 કહીએ હવે આ ઉદાહરણમાં આમાંથી 2 નેટ્સ C1માંથી પસાર થઈ રહી છે તેથી પ્રથમ નેટ માટે તે અહીંથી આવી રહ્યું છે તે અહીં જઈ રહ્યું છે બીજા નેટ માટે તે અહીંથી આવી રહ્યું છે તે અહીં જઈ રહ્યું છે તેથી ચેનલના સંદર્ભમાં તેથી ચેનલ એક લંબચોરસ રિજન છે તેથી અમે ધારીએ છીએ કે પિન ઉપર અથવા નીચે છે અને ટ્રેક આ રીતે નાખવામાં આવશે તેથી નેટ સૂચિના આ ક્રમ અને ગ્લોબલ રાઉટિંગમાંથી અમે જે માહિતી મેળવી છે તેમાંથી અમે આ ચોક્કસ ચેનલ C1 માટે સંપૂર્ણ સ્પષ્ટીકરણ મેળવીએ છીએ અને આ વિગતવાર રાઉટરના સંદર્ભમાં છે તેથી હવે આ ચેનલ માટે વિગતવાર રાઉટર ચોક્કસ સ્પષ્ટીકરણ ધરાવતું હશે તેમાંથી કેટલી નેટ પસાર થઈ રહી છે તે ક્યાથી આવી રહી છે અને તે ક્યાં જઈ રહી છે વગેરે આ મૂળ વિચાર છે ગ્લોબલ રાઉટર આના જેવી માહિતી આપશે જ્યાંથી તમે દરેક ચેનલ માટે માહિતીનું સંકલન કરી શકો છો અને દરેક ચેનલની માહિતીને ડિટેઇલ્ડ રાઉટર દ્વારા વ્યક્તિગત રીતે અને સ્વતંત્ર રીતે ઉકેલવામાં આવશે તેથી તે વિભાજન અને સહમત સમસ્યા જેવું છે તેથી આગામી વ્યાખ્યાન માટે આપણે કેટલાક વધુ ગ્લોબલ રાઉટિંગ અલ્ગોરિધમ્સ જોવા જોઈએ જેથી તેઓ કેવી રીતે કાર્ય કરે છે અને પછી અમે આગામી સપ્તાહમાં ડિટેઇલ્ડ રાઉટિંગ તરફ આગળ વધીશું